આ કોર્સમાં આપનું સ્વાગત છે આપત્તિ પુનરિકવરી પ્રાપ્તિ અને વધુ સારું નિર્માણ મારું નામ રામ સતીશ પાસપુલેતી છે હું આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગ આઈઆઈટી રૂરકીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર છું આજે હું ફરીથી એકઠા થયેલા સાંસ્કૃતિક વારસા વિશે વાત કરવા જઈ રહ્યો છું તે તે પ્રોજેક્ટમાંનો એક હતો જ્યાં હું પરિચિત હતો અને હું સ્વીડનમાં ચાલતા કિરુનાના ચાલુ પ્રોજેક્ટનો આશિક ભાગ પણ હતો અને આજે હું તમને સમજાવીશ કે આખું શહેર કેવી રીતે ખસેડવામાં આવ્યું છે અને શહેરના રૂપમાં આ મૂવમેન્ટમાં કયા પડકારો સામેલ છે અને કયા પ્રકારનાં સહભાગી અભિગમો અપનાવવામાં આવ્યા છે વિકાસના અધિકારીઓએ કેવા પ્રકારની ચિંતા દર્શાવી છે અને શું મૂંઝવણનો પ્રકાર જેમાં તેઓ સમાપ્ત થાય છે તેથી આ આખી વાતને હું કિરુણા પ્રોજેક્ટ વિશે ટૂંકમાં ચર્ચા કરવા જઇશ જ્યાં હું લ્યુલિયા ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ્ટીના એલ નિલ્સન અને મારી સાથી જેની સેજોહોલમ સાથે કામ કરતો હતો જ્યાં તેણે પોતાની પીએચડી પણ કરી હતી તેથી હું તેમના શૈક્ષણિક કાર્ય પરના પ્રદાનના કાર્યમાં પણ તેમના યોગદાનનો ઉલ્લેખ કરીશ તેથી તે તમને સ્થાનાંતરણના સંદર્ભમાં વિવિધ પડકારો શું છે તેનો ખ્યાલ આપે છે તેથી જ્યારે આપણે સ્વીડન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે હંમેશાં ખૂબ આકરા આબોહવાની પરિસ્થિતિઓ સાથે સ્કેન્ડિનેવિયન ભૌગોલિક વિશે વિચારો જોતા હોઈએ છીએ જો તમે સ્વીડિશ ભાગમાં દક્ષિણમાં સ્ટોકહોમમાં જાઓ છો તો તે યુરોપિયન લેન્ડસ્કેપ્સની વધુ નજીક છે પરંતુ ઉત્તરીય આબોહવા વધુ કઠોર છે હું લુલેઆથી 35 કિલોમીટર દૂર લુલેઆ ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સ્થાને રહેતો હતો અને અહીં તાપમાન ક્યારેક 20 30 32 થઈ જાય છે તેથી શિયાળાના સમયમાં અને ઘણા મહિનામાં આ રીતે ફેરફાર થાય છે પણ સૂર્યપ્રકાશ જોઈ શકતા નથી તે ભાગ્યે જ એક કે બે કલાક માટે આવે છે અને પછી ખૂબ જ નરમાશથી અદૃશ્ય થઈ જાય છે અને ઉનાળામાં આપણે આખી રાત તે જોતા નથી આકાશ ક્યારેય કાળો નથી થતો તેથી તે ખૂબ જ આત્યંતિક પ્રકારનું તાપમાન છે 30 ડિગ્રી 20 ડિગ્રી 10 અથવા મહત્તમ 15 ડિગ્રી પ્રકારની વસ્તુ તેથી આ નોર્વે અને સ્વીડન ફિનલેન્ડની સરહદમાં સહેજ સરહદ પર ધ્રુવીય વર્તુળ પછી આર્કટિક વર્તુળમાં ક્યાંક એક સ્થાન છે તેથી આ તે સ્થાન છે જ્યાં હું કિરુના વિશે વાત કરું છું અને આ આર્કટિક વર્તુળ છે તેથી તમે જે ફોટોગ્રાફમાં અહીં જોઈ રહ્યા છો તે મારું છે તમે ખનન સંસાધનોને જાણો છો તે ખાણકામ રોકાણો દ્વારા સમૃદ્ધ સ્વીડન જેવા દેશોને જાણો છો તેથી જ્યારે નોર્વેમાં તે તેલ સંસાધનોથી સમૃદ્ધ છે તેવી જ રીતે આ ચોક્કસ ખાણકામ નગર ખૂબ જૂનું શહેર રહ્યું નથી પરંતુ તે ભાગ્યે જ 150 વર્ષ જૂનું શહેર છે તો આ તમે લોખંડ ઓરનું ખાણ છે જે તમે જોઇ રહ્યાં છો અને આ કિરુણા શહેર છે હવે કલ્પના કરો કે આ પ્રકારની કઠોર આબોહવાની પરિસ્થિતિમાં કોઈપણ ખાણકામના શહેરનુ અસ્તિત્વ છે કારણ કે લોકો આયર્ન ઓરના કારણે અસ્તિત્વમાં છે કારણ કે તેમાં એક વ્યવસાય ક્ષેત્ર શામેલ છે કારણ કે તેમાં આજીવિકાના ઘટક શામેલ છે કેમ જો રોજગારની તકો ન હોય તો લોકો શા માટે આ માર્ગ 30 ડિગ્રી પર જાય છે અને ત્યાં રહેવાનું શરૂ કરશે તેથી જ્યારે આ લોહ ઓરની શરૂઆત ફક્ત 150 વર્ષ પહેલા થઈ હતી અને તે જ સમયે લોકોએ તેમના માટે એક નાનો નિવાસસ્થાન બનાવવાનું શરૂ કર્યું અને આ ખાણ સાથેની સમસ્યા મારો અર્થ એ છે કે તે એક સૌથી ધનિક ઓર છે તેઓએ ખાણ ખોદવાનું શરૂ કર્યું અને જ્યારે હું 2013 માં રહું છું ત્યારે તે ભૂગર્ભમાં જઇ રહ્યા છે તે લગભગ નીચે શહેરના કેન્દ્રની નજીક શહેરના કેન્દ્રમાં આવ્યું છે તેથી હવે તેઓએ વિચાર્યું કે આ તમને જાણમાં છે કારણ કે ખાણકામની પ્રવૃત્તિઓ શહેરનું જીવનધોરણ વિક્ષેપિત કરી શકે છે તમે જાણો છો કે શહેરનું જીવન તે ગમે ત્યારે તે આખા નિવાસસ્થાન માટે જોખમ લાવી શકે છે તો પછી તેઓએ વિચાર્યું કે શા માટે આપણે શહેરને એક અલગ જગ્યાએ સલામત સ્થળે ખસેડતા નથી જેથી તે રીતે તેઓએ ભૂ તકનીકીનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું અને તેઓએ જોયું કે તમે કેવી રીતે આ ખાણકામની પ્રવૃત્તિ જુદી જુદી તબક્કે ચાલુ રાખી રહ્યા છો અને 2033 સુધીમાં લગભગ અહીં પહોંચશે તેથી તે રીતે તમે ખરેખર આયર્ન ઓર પર આખા શહેરોમાં જીવી રહ્યા છો જે જીવવા માટે સલામત નથી તેથી તે છે જ્યાં શા માટે આપણે વધુ સારી જગ્યાએ સ્થાનાંતરિત નહીં કરવાની વિચારસરણી કરીએ છીએ સલામત સ્થળો જો તમે કિરુણા સંદર્ભમાં નજર નાખો તો સૌ પ્રથમ આ ક્ષેત્રની આજુબાજુમાં સામી જાતિઓ પણ રહે છે અને જેનો મુખ્ય વ્યવસાય રેઇન્ડીયર પશુપાલન વિશેનો છે અને તેમની પાસે આ કૂતરો છે અને તમે જે જોઇ રહ્યા છો તે નદી છે જે સંપૂર્ણપણે સ્થિર થઈ જાય છે અને તે છે એક પ્રકારના પેસેજ તરીકે કૂતરાના સ્લેજેસનો ઉપયોગ કરે છે તેથી અહીં શિયાળાની આબોહવાએ કોઈને સમજવું પડશે કે અવરોધ પાથ બની જાય છે અને તમે જોતા હો તે જુદી જુદી સીઝનમાં પાથ અવરોધ બની જાય છે તેથી અહીં નદી તરીકેનો અવરોધ હવે એક પાથ બની ગયો છે જે તે જુદી જુદી જગ્યાઓને જોડતો હોય છે અને તે જ રીતે સામી જાતિઓ તેમનું પરંપરાગત જીવનનિર્વાહ બધા રેન્ડીયર હર્ડીંગ છે અને તે જ રીતે બરફ હોટલ જેવા પર્યટનને વધારવામાં આવ્યું છે તે એક સ્થાન છે અને ફિનલેન્ડ નજીકની બાજુએ લેપલેન્ડ પણ છે તેમની પાસે સાન્તાક્લોઝ ગામના કેટલાક પર્યટક આકર્ષણો પણ છે જેને આપણે તેને રોવાનિએમી કહીએ છીએ તેથી તે આ રીતે શિયાળોનો આખો અનુભવ ખૂબ જ અધિકૃત છે અને આ ખાસ સ્થળે આવતા પ્રવાસીઓ માટે તે અનફર્ગેટેબલ અનુભવ છે હવે જ્યારે તેઓ સ્થળાંતર કરવાનું નક્કી કરે છે ક્યાં ખસેડવું છે તેથી અંતે તેઓએ બીજો એક સ્થળ A અને સ્થળ B ઓળખી કાઢયા છે આ સ્થાન મૂળરૂપે લુસાવારા પર્વતની બાજુમાં છે જે અગાઉ એક ખાણ બંધ થઈ ગઇ હતી અને ત્યાં કોઈ ખાણકામ પ્રવૃત્તિ નથી ત્યાં થાય છે અને તે વધુ સુરક્ષિત છે સ્વાભાવિક છે કે જ્યારે આપણે તે વિશે વધુ સલામત મુદ્દો હોઈએ ત્યારે આપણે હંમેશાં હાને પ્રાધાન્ય આપીએ છીએ અમે A માં જઇ શકીએ છીએ કારણ કે B માં સમસ્યા એ છે કે ખાણકામની પ્રવૃત્તિ આ દિશામાં ચાલી રહી છે તેથી પછીથી તે B સુધી પણ પહોંચી શકે છે તેથી આપણે બીજે ક્યાંક જવું પડી શકે છે પરંતુ હકીકતમાં અધિકારીઓએ આ પસંદ કર્યું છે કેવી રીતે તેઓએ પસંદ કર્યું છે કારણ કે કોઈ શહેરને ખસેડવા માટે તમારે સેવાઓને આગળ વધારવાનો વિચાર કરવાની જરૂર છે જે તમે જાણો છો કે આખા ભૂગર્ભ સેવાઓ સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જવું પડશે અને ત્યાં પણ થોડી અનિશ્ચિતતા છે કે 50 વર્ષ પછી આ ખાણ સાથે શું બનશે તેથી ઘણા કારણોસર તેઓ B તરફ જવાનું પસંદ કરે છે કારણ કે તેમની સેવાઓનો વિસ્તાર કરવો તે સરળ છે પછી કિરુના કોમ્યુન અને ખાણકામ કંપની રાજ્યની માલિકીની ખાણકામ કંપની એલકેએબી સાથે તેઓએ ખરેખર એક સ્પર્ધા શરૂ કરી છે અને નવું શહેર કેન્દ્ર કિરુના માટે અને છેવટે વિજેતા પ્રવેશ એ વ્હાઇટ આર્કિટેક્ચર સાથે ગિલ્લરાદી હેલ્સ્ટેનGhillaradi Hellsten આર્કિટેક્ચર સ્પેસ AB અને વેક્ટુરા કન્સલ્ટિંગ અને પુરાવા બીએલડબ્લ્યુ AB છે જેમ કે ત્યાં વ્હાઇટ આર્કિટેક્ટ્સ છે અને તેના ભાગીદારોએ આ કંપનીને જીતી લીધી છે તેઓએ લગભગ 100 વર્ષના માસ્ટર પ્લાન વિકસિત કર્યા છે 2018 થી ધીમે ધીમે કેવી રીતે સુધારણા થઈ શકે છે જેમ કે પ્રથમ તમે આ ખસેડો અને પછી પાછળથી આ આખી વસ્તુ બનાવવામાં આવશે તમે જાણો છો કે આ ધીમે ધીમે કેવી રીતે આ શહેરની પ્રગતિ થવાની છે અને તેઓએ વિકસિત કરેલી 100 વર્ષની સંક્રમણ યોજના છે હવે જ્યારે તેઓએ વિકસાવવાનું શરૂ કર્યું ત્યારે તમને એક મહત્વપૂર્ણ પાસાની ખબર છે કે તેઓ આ હાઇવે કોરિડોર વિશે વાત કરે છે જો તમે ક્યારેય આ લાઇન પર આ કોરિડોર બનાવો છો તો પછી કેવા પ્રકારની અસર થશે કારણ કે સામી જાતિઓ કહે છે કે તમે જે ક્ષણે આ બનાવી રહ્યા છો તે તમે જાણો છો હાઇવે અને આખો વિકાસ તે રેંડર હર્ડીંગ માર્ગો પર લઈ જશે જે તમે જાણો છો આ તે છે જે તમે જોઈ શકો છો રેંડર હર્ડીંગ રૂટ્સ છે અને તમે જાણો છો કે આ ચરાઈ જમીન ઓછી થઈ ગઈ છે કારણ કે જે ક્ષણ તમે અહીંથી ત્યાંથી આખું શહેર કાઢી રહ્યા છો અને આ સમગ્ર સંક્રમણની તમે જાણતા ઇકોસિસ્ટમ પર અસર પડશે અને તે તે પ્રાણી રહ્યો છે જેને તમે ચરાવવાનાં સ્ત્રોતો તરીકે જાણો છો જ્યાં તેઓ કરે છે ચરાવવા માટે સામી જાતિઓ ખરેખર આખી પ્રક્રિયાને સમજી ગઈ અને પછી છેવટે તેઓએ આ આખો હાઇવે કોરિડોર ખસેડવાનો નિર્ણય લીધો જે રેલ્વે સ્ટેશન અને નવા સ્થાન સાથે જોડાઈ રહ્યું છે તેથી હાઇવે કોરિડોર બનાવવામાં આવ્યો છે અને આ રીતે તેઓએ આદિવાસી લોકો અને તેમના આજીવિકા સંસાધનો અને પ્રાકૃતિક સંસાધનોની પણ ચિંતા બતાવી હતી હવે સમસ્યા આવી છે હા અમે એક નવા શહેર તરફ જઈ રહ્યા છીએ કદાચ આખું હાઉસિંગ સેક્ટર ફરીથી બનાવી શકાય છે કદાચ આપણે આખું આવાસ તોડી નાખી શકીએ પરંતુ સંસ્કૃતિનું શું થાય છે કારણ કે આ લોકો દ્વારા લાગણીઓને લગતી ઘણી લાગણીઓ એક કિરુનાવરે ચર્ચ અને ટાઉન હોલ છે અને બીજી ઘણી ઇમારતો પણ છે જે બધી સૂચિબદ્ધ ઇમારતો છે જે 1984 માં છે તેથી તમે આ વિશેષ એઈતિહાસિક ઇમારતોનું શું થાય છે સૂચિબદ્ધ બિલ્ડિંગ્સને જાણો જેણે ઘણી બધી લાગણીઓ વહન કરી છે અને સમાજએ આ ભાવનાઓ મૂકી છે અને તે સમાજની અંદર એક ઈમેજ બનાવે છે તેથી હવે હકીકતમાં આ ચર્ચ વાસ્તવમાં આર્કિટેક્ટ ગુસ્તાફ વિકમેન દ્વારા બનાવવામાં આવ્યું હતું અને આ ટાઉન હોલ જ્યાં આર્થર વોને પણ આ ડિઝાઇન કર્યું છે અને હકીકતમાં આ તે એક પ્રકારનું નાગરિક કેન્દ્ર છે જે તમે જાણો છો તે નાગરિક કેન્દ્ર છે આ એક આ ખાસ કિરુણાની સાંસ્કૃતિક ઈમેજ છે તે 14મી કે 13મી સદીની જેમ ખૂબ જૂનો નથી ત્યાં ભાગ્યે જ 100 વર્ષ જૂનો છે પરંતુ તે ત્યાં રહેતા લોકો માટે તેઓ ઘણા અર્થો રાખે છે તો સમસ્યા એ છે કે આ હેરિટેજ ઇમારતોને કેવી રીતે ખસેડવી આપણે કરી શકતા નથી આ મહત્વપૂર્ણ ઇમારતોને તોડી પાડવું સરળ નથી અને પછી અમે એક નવો સેટ બનાવવાનો છે કારણ કે તે લોકોની લાગણી સાથે જોડાયેલા લોકોની સાથે રમે છે અને જેની સજોહોલમ તેણીએ શું કર્યું કારણ કે આ ચોક્કસ સમયમાં તમે જાણો છો કે કોણ શું કરી રહ્યું છે અને ત્યાં ઘણા અહેવાલો અને અહેવાલો આવી રહ્યા છે અને હકીકતમાં કિરુના પાત્રને સમજવા માટે અને તેનાથી સંબંધિત તેવું તમે જોઈ શકો છો કે આ એલકેએબી કંપનીની જમીન છે અને આ કિરુના કોમમૂન છે આ સેવા અને પુરવઠા નગર છે અને જ્યાં પણ રેલ્વે પાસા છે ત્યાં આ છે રેલ્વે જમીન તેથી તમારી પાસે આ 3 કિરુનાના મુખ્ય હોદ્દેદારો છે એક રેલ્વે છે બીજી એક એલકેએબી રાજ્યની માલિકીની ખાણકામ કંપની છે અને બીજી એક લોકોની સેવા માટે કિરુના કોમ્યુન છે અને ઘણા દસ્તાવેજો ઘણાં વારસા બોર્ડમાં ત્યાં ઘણા દસ્તાવેજો આવે છે જે કિરુના કાઉન્સિલના દેશના વહીવટી બોર્ડમાં આવે છે અને એલકેએબ અને ઘણાં સલાહકારો કે જે બધા અહેવાલો વિકસાવી રહ્યા છે પરંતુ જેનીએ તેણીને શું કર્યું તે ખરેખર એક સાથે મૂકવાનો પ્રયત્ન કર્યો અને તેણે આ વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો કે તમે જાણો છો કે આ સંપૂર્ણ દસ્તાવેજનો હેતુ શું છે અને તે આ હેરિટેજ ઇમારતોના સંરક્ષણથી કેવી રીતે સંબંધિત છે તમે જાણો છો કે તે શું થઈ રહ્યું છે તેનો કર્કશ મેળવવા માટે તેઓ શું વાત કરી રહ્યા છે તેથી હું તેના કામનો એક સારાંશ બતાવી રહ્યો છું અને પછી 1984 માં તમે અહીં જે જોઈ શકો છો તે તે છે તે બધા લાલ બિંદુઓ છે જે ખરેખર તે નિયુક્ત ક્ષેત્રો વિશે વાત કરે છે જે તમે જાણો છો તે આસપાસની બધી સૂચિબદ્ધ ઇમારતો છે અને ત્યાં એક સંરક્ષણ યોજના છે જેને 1984 માં અપનાવવામાં આવી છે અને અહીં વારસોને ખરેખર વિવિધ પાસાંનો સંદર્ભ આપ્યો છે એક તો નવા વારસોનો ઉમેરો છે કારણ કે જ્યારે તેમને ખબર પડી કે હા કિરુણા આગળ વધવા જઈ રહી છે અને પછી આ સ્થાનાંતરણ ઇમારતો માટે સ્થાનાંતરિત પાસા છે જેનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે પુનર્નિર્માણના પાસા સિવાય તેઓ આ વારસોની ઇમારતોના સ્થળાંતર વિશે પણ વાત કરી રહ્યા છે તેથી જ લોકોએ તેમની સૂચિબદ્ધ વારસો ઇમારતોને માન્યતા આપવાનું શરૂ કર્યું અને તમે જાણો છો નિયુક્ત વિસ્તારો અને તે છે જ્યાં તેઓ ચોક્કસ ઇમારતો માટે કેટલાક વધુ મહત્વનો દાવો કરી રહ્યા છે અને પહેલેથી નિયુક્ત વારસાની પુષ્ટિ પણ છે જેથી તેઓ ફરીથી તેના વિશેષ મહત્વ તરીકે પુનપ્રાપ્તિ કેવી રીતે આપી રહ્યા છે જેથી તેઓ ભાર મૂકે છે કે તમારે આ ચાલ ચાલુ રાખવાની પણ આ સૌથી મહત્વપૂર્ણ ઇમારત છે પહેલાથી નિયુક્ત હેરિટેજનું પુન અર્થઘટ ન અને અગાઉ નિયુક્ત વારસોને નકારવા આ તે જ સ્થળે છે ચાલો જોઈએ કે તે કેવી રીતે ચાલ્યું અને ચાલવાની પ્રક્રિયામાં આ વિશિષ્ટ સંસ્કૃતિને કેવી રીતે ધ્યાનમાં લેવામાં આવશે તેના ઘણા વિવાદાસ્પદ પાસાઓ થયા છે જેથી રાષ્ટ્રીય વારસો મંડળના જનરલ ડિરેક્ટરએ પણ ચર્ચામાં લખેલો લેખ કે જે તમે જાણો છો તે યુદ્ધ વિશે છે કે જેના વિશે આપણે ભવિષ્યમાં કિરુના વિશે અને ત્યાંથી 20 મી સદીના આધુનિક સ્વીડન વિશે જણાવીશું તેથી આ જેનિસ કામ કરે છે તે આ બધા અર્થઘટન લાવવાની વાત કરે છે વિવિધ એજન્સીઓ તે વિશે શું વિચારે છે કે વિવિધ બોર્ડ શું વિચારે છે તે વિશે તમે જાણો છો અને જ્યારે તમે કોઈ તકની તક લેતા હો ત્યારે હંમેશા લોકો કેવી રીતે વિચારે છે તે વિશે વિચારે છે અમે આધુનિક વિચારસરણીની કલ્પના કરી શકીએ છીએ કે તમે જાણો છો કે તમે તેના વિશે કયા પ્રકારનો ઇતિહાસ જણાવવા જઇ રહ્યા છો અથવા અમે હજી પણ આ જૂની વસ્તુઓ પાછી લાવીશું અથવા તમે સંપૂર્ણપણે નવી વસ્તુ લઇને આવ્યાં હતાં જે તમે જાણો છો તે વિવિધ બાબતોની ચિંતા છે અને હેરિટેજિશન પ્રક્રિયામાં આવતા હું I મહત્વના પાસાંઓ પર ભાર મૂકવા માંગું છું તે છે એક વારસો પુનવારસો અને દેહ વારસો તેથી એક હેરિટેજિએશન પ્રક્રિયા છે મેં હમણાં જ તમને સમજાવ્યું કે 1984 માં સંપૂર્ણ સૂચિબદ્ધ સંરક્ષણ યોજનાનો વિકાસ કરવામાં આવ્યો છે અને જ્યારે કિરુણા ચાલતી હોય ત્યારે લોકોને ખબર પડે કે આ ઇમારતો નવા સ્થળ પર જશે અને ત્યાંથી જ તેઓએ આપવાનું શરૂ કર્યું આ વારસોની મિલકતોની મહત્વની પુષ્ટિ જૂના ખાણિયો પણ અહીં રોકાઈ ગયો છે અથવા તેનો કુટીર અથવા રેલ્વે ટ્રેક રેલ્વે કોચ તમને ખબર છે કે ત્યાં વિવિધ પાસાઓ છે જે ચિત્રમાં આવે છે અને પછી તેઓએ પુનવારસો શરૂ કર્યો હતો ત્યાંથી જેની તેને ફરીથી વારસો તરીકે ઓળખે છે અને પછી છેવટે આ આખો મીડિયા કર્કશ ખૂબ જ અલગ છે અને નિર્ણયના નિર્માતાઓ બોર્ડ પર આવે છે તે દિવસના અંતમાં અર્થઘટન ખૂબ જ અલગ છે કિરુના ચર્ચ અથવા ટાઉન હોલને ખસેડવા માટે કેટલો ખર્ચ થશે તે જોતા કિરુના ચર્ચ ઉદાહરણ તરીકે વારસાનું માળખું જેમાં લાકડાના દાદરનો વિશાળ લાંબી ખૂબ લાંબો સ્પાન હોય છે તેથી તેઓએ દરેક શિંગલની કાળજી લેવી પડશે અને તેને લઈ જવું પડશે અને તેને ઉભું કરવું જોઈએ તેથી આના માટે તમે લાખો કરોડોના પ્રોજેક્ટ્સનો ખર્ચ કરી રહ્યા છો જેથી તેઓ વ્યવહારિક વિચારણા કર્યા પછી કયા પ્રકારનું છે તે તમે જાણો છો તેના બજેટની આકારણી કરવાનો પ્રયાસ કરો આથી જ તેઓએ છેલ્લા તબક્કામાં વધુ વ્યવહારિક રીતે જોવાની શરૂઆત કરી કે અમે તમને જાણીતી આ ચોક્કસ ઇમારતોને કેવી રીતે વ્યવહાર કરી શકીએ જેથી ડી હેરીટેજીઝેશન પ્રક્રિયા શરૂ થઈ અને તે જ તેઓ લગભગ 12 બ્લેક હોર્ન બિલ્ડિંગ્સ સાથે આવ્યા અને તમે જાણો છો ત્યાં લગભગ 17 જેટલા સ્ટ્રક્ચર્સ છે જે તેઓ 12 થી 17 સ્ટ્રક્ચરોને ઓળખે છે હા આ ચાલ પર તેની કાળજી લેવામાં આવશે આ ઉપરાંત અવકાશી આયોજન પ્રથા અને સિદ્ધાંતમાં જટિલતાઓઓ રહી છે જે હું પ્રોફેસર ક્રિસ્ટિના નિલ્સન સાથે કામ કરતો હતો અને ક્રિસ્ટિનાસનું કામ લેન્ડસ્કેપ આર્કિટેક્ટ હોવાના પ્લાનિંગની જટિલતાઓ પર આધારિત છે અને આયોજક તેણીએ જોયું કે તેમાં કયા પ્રકારનાં પડકારો સામેલ છે અને ખાસ કરીને આ શહેરને ખસેડવામાં અને તે જટિલ વાસ્તવિકવાદી સિદ્ધાંત અને પદ્ધતિઓ અપનાવે છે અને તેનામાં વાસ્તવિક પડકારો શું છે તેના વિવિધ પાસાં લાવે છે હકીકતમાં જો તમે તેને જુઓ તો ત્યાં એક એલકેએબી છે જે રાજ્યની માલિકીની ખાણકામ કંપની છે અને કિરુના કોમ્યુન જે મ્યુનિસિપલ બોર્ડ છે અને સ્થાનિક સમુદાયો ક્યાં છે જેઓ ખરેખર શહેર પર આધાર રાખે છે તેથી આ 3 હિસ્સેદારો સાથે હંમેશાં ત્રિપક્ષીય સંબંધ હોય છે એક એ છે કે એલકેએબી એ માટે આર્થિક સહાયક છે અને વહીવટી સહાયક કિરુણા છે અને લોકો બંને પર આધાર રાખે છે હવે લોકોને મૂંઝવણ છે કે આ પગલું ભરવા માટે કોણ આ પગલા ભરશે તેના માટે કોણ જવાબદાર છે કારણ કે તે મ્યુનિસિપલ વહીવટની કે કોમ્યુન વહીવટીતંત્રની ફરજ છે કે પછી ખરેખર આખા અને આત્મા કોણ છે તે તેમના ભંડોળ એજન્ટની ફરજ છે ખાણકામ સંસ્થા એલકેએબી અહીં નિર્ણય લેનાર કોણ છે કે આપણે કોની પાસે હમણાં જ સંપર્ક કરી શકીએ જેથી તે બન્યું કે ઉચ્ચ ક્રમ પર કોણ છે શું કિરુના કોમ્યુન ઉચ્ચ ક્રમમાં છે કે કેમ કે એલકેએબી એ ઉચ્ચ ક્રમ છે કે જેનાથી ઘણી મૂંઝવણ ઉભી થઈ છે અનિશ્ચિતતાઓ આજે હા અમે આગલા 50 વર્ષો માટે વિચારી રહ્યા છીએ આપણે આપણી જાતને તૈયાર કરી રહ્યા છીએ કદાચ 50 વર્ષ પછી આપણે આગળના સ્થળે જવું પડી શકે પણ પછી 50 વર્ષ પહેલાં તેઓ પણ વિચારી રહ્યા છે કે અથવા કંઈપણ અથવા પછીથી તમે જાણો છો તે સ્થાનોને સરળતાથી ખસેડવા માટે આપણે પ્રિફેબ જેવી અદ્યતન તકનીકીઓ પર કેવી રીતે રોકાણ કરી શકીએ તો આ બધી વિચારધારા ચાલુ રહી છે પણ ખરી સમસ્યા એ છે કે આપણે બીજા 10 વર્ષોમાં કહીએ કે તેઓએ અદ્યતન ખાણકામનાં સાધનો અને તકનીકોથી સ્થાનાંતરિત કરવા માટે મોટા પ્રમાણમાં નાણાંનું રોકાણ કર્યું છે ચાલો આપણે બીજા 10 વર્ષોમાં કહીએ કે આખા ખાણ બંધ છે અથવા જો માઇનીંગ સેક્ટર જુદી જુદી નાણાકીય મુશ્કેલીમાં આવે છે તો તમે જાણો છો કે પછી આ પ્રકારના રોકાણનું શું થાય છે તેથી આ બધી નિશ્ચિતતાઓ અને અનિશ્ચિતતાઓ પ્રશ્નાર્થમાં છે કારણ કે ત્યાં જ તેઓને વૈકલ્પિક આજીવિકા પ્રણાલી અને અંધાધૂંધીની શોધ કરવી પડશે જે આ આંતરસંબંધ અને અસંગતિ દ્વારા બનાવવામાં આવી છે અને પરસ્પર નિર્ભરતા પણ છે કારણ કે આ લોકો આના પર નિર્ભર છે તેમની કોમ્યુન જાળવી રાખો અને આ લોકોના આર્થિક પાસા પર આધારીત છે અને તમે જાણો છો કે આ આખો સંબંધ એકબીજા સાથે ખૂબ જ પરસ્પર નિર્ભર છે અને અભિનેતા નેટવર્ક પરિપ્રેક્ષ્ય તમે જાણો છો કે કોની ભૂમિકા તે છે કે કોણમૂન શું નિર્ણય લેશે તે નિર્ણય લેશે કે એલકેએબીએ શું ભૂમિકા ભજવવાની છે તે તમે જાણો છો કે આ સમગ્ર પડકારો એક મોટું કાર્ય રહ્યું છે વળી તમે જાણો છો કે સ્વ સંગઠન દરેક સંસ્થા તેની ભૂમિકામાં સ્વ સંગઠિત કેવી રીતે છે તે કેવી રીતે નિર્ધારિત છે તે તમે જાણો છો અને બીજી વસ્તુ સમય ચલની છે જ્યારે આપણે સમયના વિવિધ વિશે કહીએ છીએ ત્યારે તમે જાણો છો કે કયા પ્રકારનું કારણ કે અમે કઠોર હવામાન પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છીએ અને આ પ્રોજેક્ટને કેવી રીતે આગળ ધપાવીએ છીએ ચાલો આપણે કહીએ કે જો તમે લગભગ 5 વર્ષ લઈ રહ્યાં છો 10 વર્ષ 2022 જો તમારે તેને આગળ વધારવું હોય તો અમારે કઇ લોકોની કાળજી લેવાની છે અને પછી તેમને ફરીથી કાર્યસ્થળો સાથે કેવી રીતે જોડવું તે માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટના ઘણા પ્રશ્નો પણ છે તેથી તે છે જ્યાં હું તમને આ વિશે સંક્ષિપ્તમાં જણાવવા માંગું છું કે આ પડકારો કેવી રીતે સામેલ છે અને મારે ખરેખર આ પ્રક્રિયામાં જેની પ્રશંસા કરી છે તે દક્ષિણ અમેરિકાના ઘણા દેશોમાં વિપરીત છે જ્યારે તેઓ ખાણકામને લીધે કેટલાક નગરો અથવા કેટલાક હેમ્લેટ્સના મુદ્દાઓને ખસેડતા હોય છે દક્ષિણ અમેરિકામાં તેઓએ શું કર્યું તે તેઓએ ફક્ત ચાઇનીઝ કંપનીઓને આપી તેઓએ લોકોને પૈસા આપ્યા અને તેઓ જ્યાં ઇચ્છે ત્યાં જગ્યા ખાલી કરવા કહે છે પરંતુ અહીં તેઓ ઓછામાં ઓછા પ્રાણીઓ ચરાવવાનાં મેદાન ઇકોસિસ્ટમ વિશે પણ વિચારણા કરી રહ્યા છે અને તેઓ વિચારે છે કે ભવિષ્યમાં શું થાય છે જો આપણે આની જેમ જઇએ તો જો આપણે આ રોકાણ કરીએ તો તે ખરેખર મૂલ્યવાન હતું તે ચોક્કસપણે ખૂબ જ વિચારવાની પ્રક્રિયા છે કહી શકે છે અને હજી પણ એવા ઘણા પડકારો છે કે જે ઓછા વસતીવાળા શહેરી વિસ્તારોમાં પણ છે હું આશા રાખું છું કે આ સ્થાનાંતરિત સંદર્ભના પડકારોને સમજવામાં તમારી સહાય કરશે ખુબ ખુબ આભાર